બધા ને નમસ્કાર હાલનાં વ્યાખ્યાનમાં આપણે એ જોવાનું પસંદ કરીયે છીએ કે જો આપણે ઉદ્યોગમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલીની રચના કરી રહ્યા છીએ તો આપણને શું ફાયદો થશે આપણે એ પણ જોવાનું પસંદ કરીયે છીએ કે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી કોઈ ચોક્કસ ઉદ્યોગ અથવા કોઈ ચોક્કસ સમાજના અન્ય ઊર્જા સમસ્યાઓ સાથે અથવા સામાન્ય રીતે કોઈ દેશ અથવા રાજ્યની ઊર્જા સમસ્યાઓ સાથે કેવી રીતે એકીકૃત છે તેથી ચાલો આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ દ્વારા મેળવેલા ફાયદાથી પ્રારંભ કરીયે તેથીજ્યારે આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ અપનાવીએ ત્યારે ઘણા બધા ફાયદા થાય છે અને આમાંના કેટલાક ફાયદા એ પ્રાથમિક લાભો છે અને ઘણા બધા ગૌણ અથવા સહાયક લાભો છે જે પ્રાથમિક રાશિઓથી બદલાય છે હું તેમાંના કેટલાકની ચર્ચા કરું છું પરંતુ તે બધા સંપૂર્ણ ન હોઈ શકે ત્યાં પુનઃપ્રાપ્તિ ના આધારે કોઈ ચોક્કસ ઉપયોગ પણ હોઈ શકે છે તેથી જ્યારે આપણી પાસે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રથમ વસ્તુ બળતણની કિંમતમાં બચત થાય છે દેખીતી રીતે કેટલાક મથકની જરૂર નથી તેનો અર્થ એ છે કે તે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિમાંથી આવે છે અને પછી મથકનમાં ઊર્જા પુરવઠો બળતણના સ્વરૂપમાં અથવા વીજળીના સ્વરૂપમાં આવે છે જેથી બળતણ ખર્ચમાં બચત થાય છે અને પછી જ્યારે આપણે ઓછા પ્રમાણમાં બળતણ બાળી રહ્યા છીએ ત્યારે આપણે ઓછી માત્રામાં એક્ઝોસ્ટ ઉત્પન્ન કરીયે છીએ તેથી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ NOx SOx જેવા એક્ઝોસ્ટ વાયુઓ ઓછા થશે અને તેની જબરદસ્ત અસર જોવા મળી છે અસરો શું છે પ્રથમ પર્યાવરણીય અધોગતિ અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં આવ્યું છે આપણું ઉત્પાદન સરખું જ થઈ રહ્યું છે પરંતુ આપણે પર્યાવરણનું જેટલું અધપતન કર્યું હોત એટલું જ નથી કરી રહ્યા જો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણ ન હોય અને બીજા કિસ્સામાં કાયદાઓ ખુબ જ કડક હોય તો ઉત્સર્જનને મર્યાદિત કરવા માટે કાયદા છે અને ઓછા ઉત્સર્જન માટે પણ પ્રોત્સાહનો છે તેથી જ્યારે ઉત્સર્જનનું સ્તર ઓછું હોય ત્યારે ઉદ્યોગ તે પ્રોત્સાહન મેળવી શકે છે પછી પ્રક્રિયા કાર્યક્ષમતામાં વધારો અથવા વ્યય ઉષ્મા દ્વારા આપણે જે કંઇ પણ એર પ્રીહિટિંગ મેળવી રહ્યા છીએ એ વ્યય ઉષ્માના ઉપયોગ એક સારો વિકલ્પ છે અથવા તો તે બળતણ તેલને દહન ખંડમાં જતા પહેલા ગરમ કરી શકે છે તેથી હવા અને ઇંધણ બન્નેનું પ્રીહિટિંગ દહન કાર્યક્ષમતામાં વધારો કરશે ઉચ્ચ તાપમાન મેળવી શકાય છે જો ઉચ્ચ તાપમાન પ્રાપ્ત થાય તો પછી એક ઉચ્ચ ચક્ર કાર્યક્ષમતા અને ઉચ્ચ પ્રક્રિયા કાર્યક્ષમતાની અપેક્ષા કરી શકે છે તેથી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિની સહાયતાથી આઉટપુટ વધશે ઊર્જા પુરવઠાની માંગમાં ઘટાડો થતાં મથકના કદમાં ઘટાડો થાય છે ત્યારબાદ ઘણી પ્રાથમિક અને ગૌણ પ્રણાલીના કદમાં ઘટાડો થાય છે અને મથકના કદમાં ઘટાડો થશે જે ઘણાં સાધન સામગ્રીના પગલાઓને ઘટાડશે આખરે આપણે આજુબાજુની ઉષ્મા ને નકારી કાઢીયે છીએ તેથી ઠંડક પ્રણાલીમાં ઘટાડો થશે અને ત્યાં એક પ્રકારની શીતન પ્રણાલી છે તે હવા ઠંડી હોઈ શકે છે અથવા તો તે કોઈક ફરતા પાણીથી ઠંડી થઈ શકે છે અને આ શીતન પ્રણાલીમાં ઘટાડો થશે કારણ કે હવે આપણે પર્યાવરણમાં ઉષ્માની ઓછી માત્રા નાખીએ છીએ જે શીતન પ્રણાલીને ઘટાડે છે એટલે ઠંડકયુક્ત પાણીની પાઇપલાઇન કુલીંગ ટાવર જળ શુદ્ધિકરણ મથકો પંખા પંપ ઉષ્મા વિનિમયક વગેરેમાં ઘટાડો થશે તેથી દેખીતી રીતે કિંમત અને મથકના કદમાં ઘટાડો થશે કેટલીકવાર ત્યાં ઉચ્ચતમ તાપમાન અને એક્ઝોસ્ટ ની માત્રા ઠંડુ પાણીની માત્રા વગેરે માટે પ્રતિબંધ હોય છે તેથી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પર્યાવરણીય ધોરણનું વધુ સારી રીતે પાલન કરવામાં મદદ કરે છે આગળ જો આપણી પાસે નીચા તાપમાને એક્ઝોસ્ટ ગેસ આવી રહ્યો હોય તો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સ્ટેકની ઉંચાઈને ઘટાડવામાં મદદ કરે છે સામાન્ય રીતે સ્ટેક ની ઉંચાઈ એક્ઝોસ્ટ ગેસના તાપમાન પર આધારિત છે તેથી અહીં તે સ્ટેક ની ઉંચાઈ ઘટાડવામાં આપણને મદદ કરશે તે સહાયક શક્તિનો ઉપયોગ અને આડપેદાશનો વપરાશ ઘટાડે છે તેથી આને સમજાવવા માટે થોડુંક આવશ્યક છે તે શું છે કે મથકમાં આપણે પંખા પંપ વગેરેનો ઉપયોગ કરવો પડશે અને ધારો કે મથક ઉત્પન્ન કરે છે તે તેની પોતાની ઊર્જા છે પરંતુ આ પ્રકારના પંખા પંપ ની જરૂર છે તેથી સામાન્ય રીતે તેમના દ્વારા જરૂરી શક્તિને સહાયક શક્તિ કહેવામાં આવે છે તેથી જ્યારે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ તે જગ્યાએ છે તો તે દેખીતી રીતે પંખા પંપ વગેરેની માંગને ઘટાડશે અને સહાયક શક્તિ વપરાશને ઘટાડશે તેથી ઘણા રાસાયણિક પ્લાન્ટ માં પેટા ઉત્પાદન જે આપણે પ્રાપ્ત કરીયે છીએ તે બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે કારણ કે ઊર્જાની જરૂર હોય છે જો આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સિદ્ધાંતનો ઉપયોગ કરીયે તો પછી શું થઈ રહ્યું છે કે બળતણ સળગાવ્યા વિના પણ આપણને અમુક ચોક્કસ ઊર્જા મળી શકે છે ઉત્પાદન દ્વારા આપણે વપરાશ કરવો પડતો નથી હવે ઉષ્મી ઊર્જાના ઉત્પાદન માટે અને પેટા ઉત્પાદનએ મોંઘીદાટ ચીજો છે જેને વેચી શકાય છે અને આવક થઈ શકે છે મથકની રચના સમયે જો તેને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિને અનુરૂપ બનાવવામાં આવે તો મુડી ખર્ચમાં ઘટાડો થાય છે તેને કોઈ સમજુતીની જરૂર નથી કારણ કે સાધનસામગ્રી અને પેટા પ્રણાલી નાના બનતા હોવાથી આપણા મથકનું કદ ઘટતું જાય છે તેથી જો આપણે શરૂઆતથી લાગુ કરીયે તો પછી મથક માટે ઓછો મુડી ખર્ચ ઓછો થશે જો આપણી પાસે હાલના મથકમાં રિટ્રોફિટિંગ હોય અને જો આપણે ત્યાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સિદ્ધાંતો અપનાવવામાં આવે તો દેખીતી રીતે ત્યાં એક વળતરની અવધિ છે અને તે અર્થવ્યવસ્થામાં આપણે વધારાની ઠંડકનું ઉત્પાદન ધ્યાનમાં લેવું પડશે હવે મેં પહેલેથી જ સમજાવી દીધું છે કે શોષણ ચક્ર દ્વારા આપણે ઠંડકનું ચોક્કસ પ્રમાણ પેદા કરી શકીયે છીએ અને વ્યય ઉષ્માનો ઉપયોગ કેટલીક વધારાની ઠંડક પેદા કરવા માટે થઈ શકે છે તે પછી આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલીની રચના પર આવીયે છીએ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી કયા પરિબળ પર આધાર રાખે છે તેના આધારે કેવી રીતે રચના કરી શકાય છે તે સમજાવવા માટે આ એક યોજનાકીય યોજના છે દેખીતી રીતે તે થર્મોોડાયનેમિક્સ પર આધારિત છે આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણો માટે પસંદગી યોજના બનાવતી વખતે હંમેશાં થર્મોોડાયનેમિક સિદ્ધાંતને ધ્યાનમાં રાખવા પડશે અને ઘણા કિસ્સાઓમાં આપણે વહેતા પ્રવાહને નિયંત્રિત કરવું પડશે તેથી પ્રવાહીની ગતિશીલતા ખુબ જ મહત્વપૂર્ણ છે આપણે પ્રણાલીની રચના કરવી છે જ્યાં આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિમાંથી જે લાભ મેળવી રહ્યા છીએ તે અતિશય દબાણના ઘટાડા દ્વારા દુર કરવામાં આવતા નથી તેથી પ્રવાહી ગતિશીલતા ખુબ જ મહત્વપૂર્ણ છે ઉષ્મા સ્થાનાંતરણ માટે કોઈ વધુ સ્પષ્ટતાની જરૂર નથી કારણ કે આપણે ઉષ્મીય ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ મૂળભૂત રીતે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉષ્મીય ઊર્જાનો ઉપયોગ છે તેથી ઉષ્મા સ્થાનાંતરણ ખુબ જ મહત્વપૂર્ણ બને છે અને કાર્યક્ષમ ઉષ્મા સ્થાનાંતરણ માટે આપણે ઉષ્મા વિનીમયક ઉપકરણ અથવા ઉષ્મા સ્થાનાંતરણ ઉપકરણને એક સારી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી મેળવવા માટે પસંદ કરવાનું છે તે પછી કાટ અને સામગ્રીના પ્રશ્નો જે આપણે સામાન્ય રીતે એક્ઝોસ્ટ વાયુઓથી સંભાળીયે છીએ તેથી ઘણીવાર કાટ લાગતો હોય છે અને ઊંચા તાપમાને જ્યારે ગેસની આ ક્ષય કરનારી પ્રકૃતિ હોય છે ત્યારે સામગ્રીની પસંદગી એક મુદ્દો બની જાય છે અને આ મુદ્દા માટે કોઈક પ્રકારની કાળજી લેવી પડે છે પછી આખરે ઊર્જા નીતિ ઊર્જા નીતિ શું છે હવે કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ અર્થતંત્ર વિના પૂર્ણ થઈ શકતી નથી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણની અર્થવ્યવસ્થા દેખીતી રીતે ઉપલબ્ધ તકનીકીઓ પર આધારીત છે જે નવીન રચના પર આધારિત છે પરંતુ તે જ સમયે તે નીતિ પર આધારિત છે તો દેશની ઊર્જા નીતિ શું છે જો પ્રોત્સાહન હોય તો ત્યાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ અપનાવવા માટે કર લાભ છે દેખીતી રીતે તે મથકમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણો રાખવા માટે અમુક પ્રકારના પ્રોત્સાહન આપે છે અને ઘણા કિસ્સાઓમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણો ધરાવવાની પહેલ જે રાજ્યમાં અસ્તિત્વમાં છે તે ઊર્જા નીતિથી આવે છે તેથી આ બધાના આધારે ટૂંકમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટે ઉપકરણ પસંદ કરવું પડશે આ બધા પરિબળોના આધારે કોઈયે અહીં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણ પસંદ કરવું પડશે દેખીતી વાત છે કે આપણે સમય મર્યાદામાં ચર્ચા કરી શકીયે છીએ તે માટે ઊર્જા નીતિ અને ભૌતિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી શકીશું નહીં પરંતુ આપણે તેમાં વધુ જઈશું નહીં તેથી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણ માટે મુળભૂત રીતે ઉષ્મીય રચના અને થર્મોોડાયનેમિક સિદ્ધાંતના દૃષ્ટિકોણથી આપણે ચર્ચા કરવા માંગીયે છીએ અને આ તે છે જે આપણે આ ચોક્કસ અભ્યાસક્રમમાં આપવાનું પસંદ કરીયે છીએ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટે આપણે રજૂઆતના અંત તરફ હતા છેલ્લો મુદ્દો કે જેને હું સ્પર્શ કરવા માંગું છું તે ઊર્જા પ્રવૃત્તિઓના પરિપ્રેક્ષ્યમાં ઊર્જા પ્રાપ્તિ પ્રવૃત્તિની સ્થિતિ શું છે હવે ઊર્જા એક ખુબ વ્યાપક પરિભાષા છે ખાસ કરીને ઓદ્યોગિક વિકાસમાં તેને ખુબ મહત્વ મળ્યું છે અને ઊર્જાને વિભાજીત દૃષ્ટિકોણથી જોઈ શકાતી નથી ઊર્જાના કુલ પરિપ્રેક્ષ્યમાં ધ્યાન આપવું પડશે અને દેખીતી રીતે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ એ તેનો એક ભાગ છે તેથી હું ચર્ચા કરવા માંગું છું કે કેવી રીતે કુલ ઊર્જા નીતિના પરિપ્રેક્ષ્યમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ મહત્વપૂર્ણ છે ચાલો આપણે ટોપ ડાઉન અને અને બોટમ અપ બંને પ્રક્રિયાને જોઈયે જ્યા આ ઊર્જા પ્રવૃત્તિ માટે બોટમ અપ પ્રક્રિયા થાય છે અને ત્યાં વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિ થાય છે અને તેનો સામાન્ય રીતે ઊર્જા સિદ્ધાંતની અન્ય પ્રવૃત્તિઓ સાથે તેનો સંબંધ શું છે તેથી આ કિસ્સામાં હું શું કરવા માંગુ છું હું પહેલા અમુક પરિભાષાઓનું વર્ણન કરવાનું પસંદ કરું છું અને પછી આપણે જોઈ શકીયે છીએ કે વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિ ક્યાં બરાબર બંધ બેસે છે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આ મુદ્દો માનવ સમાજનો વિકાસ અથવા રાજ્યનો વિકાસ છે અને આ વિકાસ તે સ્થાનિક નથી અથવા તે ખુબ જ ત્વરિત ઘટના નથી વિકાસ આખરે થવો જોઈએ વિકાસ સમય સાથે આગળ વધતા થવો જોઈયે તેથી આ સંદર્ભમાં એક પરિભાષા છે અથવા ત્યાં એક શબ્દ છે જેનો ઉપયોગ ઘણીવાર થાય છે જે ટકાઉપણુ છે તેથી વિકાસ કે જે ભવિષ્યની પેઢીને તેમની પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના વર્તમાનની જરૂરિયાતોને પૂર્ણ કરે છે જેને ટકાઉપણું કહેવામાં આવે છે વિકાસ એટલો જ હોવો જોઈયે કે હવે આપણે આરામદાયક છીએ તે સારું છે પરંતુ જે રીતે આપણે આરામદાયક છીએ તે સારું નથી ભાવિ પેઢી પણ તે જ રીતે આરામદાયક હોવી જોઈયે અને તેમાં અનેક સમસ્યાઓનો સમાવેશ થાય છે ઊર્જા તેમાંથી માત્ર એક જ છે તે પાણીનો ઉપયોગ હોઈ શકે છે તે જમીનનો ઉપયોગ હોઈ શકે છે તે ખનિજનો ઉપયોગ હોઈ શકે છે તે વન ઉત્પાદનોનો ઉપયોગ હોઇ શકે છે તેથી સ્રોતનાઆધારને સંચાલિત કરવાની આપણી પેઢીની આવશ્યકતાને પણ વ્યાખ્યાયિત કરી શકાય છે કે જીવનની સરેરાશ ગુણવત્તા કે જે આપણે આપણી જાતને સુનિશ્ચિત કરીયે છીએ તે સંભવિત રીતે બધી ભાવિ પેઢી દ્વારા વહેંચી શકાય છે અને દેખીતી રીતે જીવનની ગુણવત્તા ઉર્જા પર આધારીત છે તેથી જ્યારે આપણે ટકાઉ ઊર્જા વિશે વાત કરીયે ત્યારે તે ખુબ જ મહત્વપૂર્ણ છે પછી આપણે આગલા સ્તર પર આવીએ ઊર્જા સુરક્ષા શું છે તે ચર્ચા કરીયે આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થાએ ઊર્જા સુરક્ષાને પોસાય તેવા ભાવે ઊર્જા સ્ત્રોતોની અવિરત ઉપલબ્ધતા તરીકે વ્યાખ્યાયિત કરે છે તેથી ત્યાં ઊર્જા સ્રોત નવીનીકરણીય છે બિન નવીનીકરણીય છે ત્યાં વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિ કરવાની યોજના હોવી જોઈયે તેથી ભવિષ્યમાં ઊર્જા સ્ત્રોતો આવી સ્થિતિમાં નથી તેથી લોકો આને મંજૂરી આપી શકતા નથી કે તે ઉપલબ્ધ નથી અથવા તે ભાવ માટે અતિશય ખર્ચ થઇ રહ્યો છે જે વપરાશની રીત હોવી જોઈયે નહીં તેથી તે ઊર્જાને સંપાદન કરવાની રીત ન હોવી જોઈયે તેથી આને ઊર્જા સુરક્ષા કહેવામાં આવે છે હવે ઊર્જા સુરક્ષા દેખીતી રીતે તે રાજ્યની ટકાઉપણાની ચિંતા છે ઊર્જા વ્યવસ્થાપનએ કોઈ પ્રણાલીની ચિંતા હોઈ શકે છે જે તે મોટા રાજ્યની ચિંતા નથી તે ફેક્ટરી અથવા ઉદ્યોગોની ચિંતા હોઈ શકે ઊર્જાને સમાયોજિત અને ઓપ્ટિમાઇઝ કરવાની આ વ્યુરચના પ્રણાલી અને કાર્યપધ્ધતિનો ઉપયોગ કરીને જેથી એકમ આઉટપુટ દીઠ ઊર્જાની આવશ્યકતાઓને ઘટાડે જયારે ઉત્પાદન અચળ કે ઓછી કિમતે અથવા આ પ્રણાલીથી આઉટપુટ જે તમારું ઊર્જા વ્યવસ્થાપન છે તેથી પ્રણાલી માટે અથવા ઉદ્યોગ માટે ઊર્જા વ્યવસ્થાપન માટે જવું પડશે અને પછી કેટલાક મુદ્દાની હું ચર્ચા કરવા માંગું છું તે નિષ્ક્રીય તકનીક છે નિષ્ક્રિય તકનીક શું છે નિષ્ક્રીય તકનીકએ બીજી ઉપયોગી ઊર્જા પ્રવૃત્તિ છે અને મુખ્યત્વે તે સહાયક શક્તિનો ઓછામાં ઓછો જથ્થો વાપરીને અથવા તેનો ઉપયોગ કર્યા વિના ઉષ્મા અને ઠંડકના સિધ્ધાંતો સાથે નવીનીકરણીય સિદ્ધાંતો સાથે સંકળાયેલ છે આ તમારી નિષ્ક્રીય તકનીક છે તેથી તમે ઊર્જા વ્યવસ્થાપન અથવા ઊર્જા સુરક્ષા માટે જુઓ છો તે ખુબ ઉપયોગી પ્રથા અથવા ઉપયોગી સિદ્ધાંત છે જો આપણે વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો તે અમુક પ્રકારે પૂરક છે તે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટે સમાંતર પ્રકાર છે જ્યાં આપણે ઉષ્મા અને ઠંડક માટે કુદરતી સંસાધનોમાંથી કોઈ પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરીયે છીએ એક ઉદાહરણ ટ્રોમ્બે દિવાલ છે ટ્રોમ્બે દિવાલ શું છે તેથી ટ્રોમ્બે દિવાલને ચાલો હું નિષ્ક્રિય તકનીકના ઉદાહરણ તરીકે સમજાવું તો ચાલો આપણે કહીયે કે આપણે આરામ જગ્યા હીટિંગ જગ્યા અને શીતન અને હીટિંગ જગ્યા વિશે વિચારણા કરી રહ્યા છીએ હવે તે માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકે છે તેથી ચાલો આપણે કહીયે કે મેં જે દોર્યું છે તે એક પ્રકારની પારદર્શક દિવાલ અથવા ફેન્ટેસ્ટ્રેશન છે અને તેની નીચે ત્યાં એક વિશાળ દિવાલ હોય છે દિવસ દરમિયાન તે ઊર્જા સંગ્રહિત કરી શકે છે અને રાત્રિ દરમ્યાન જ્યારે તેમાં વસવાટ કરો છો તે જગ્યા નીચા તાપમાને હોય છે તેથી આ રહેવાની જગ્યા છે તેથી શું કરી શકાઈ છે આ ઊર્જાનું વિકિરણ થઈ શકે છે અથવા સંવહનને કારણે તેનો ઉપયોગ વસવાટ માટેની જગ્યાને ગરમ કરવા માટે થઈ શકે છે હવે રચનામાં પરિવર્તનની સાથે કોઈ શું કરી શકે છે તે દિવસના સમયે ગરમ થાય છે અને રાત્રિના સમયે આ ગરમ દિવાલની મદદથી હવાનો પ્રવાહ તમે વસવાટ કરો છો તે જગ્યાથી દુર કરવામાં આવે અને થોડી ઠંડી હવા વસવાટની જગ્યામાં પ્રવેશી રહી હોય છે તેથી તેનો ઉપયોગ અમુક શીતન માટે પણ થઈ શકે છે તેથી આ એક નિષ્ક્રીય તકનીકનું ઉદાહરણ છે અને તે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ અથવા ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત છે સ્વાભાવિક છે કે આપણા હાલના અભ્યાસક્રમમાં આપણી પાસે આ પ્રકારની પ્રણાલી વિશે ચર્ચા કરવા અથવા વર્ણવવાનો વધુ અવકાશ નથી પરંતુ શરૂઆતમાં જ્યારે આપણે તેમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ જોવી પસંદ કરીયે છીએ ત્યારે સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય છે તેથી તે જાણવું અગત્યનું છે કે ત્યાં નિષ્ક્રીય તકનીકો છે અને કુલ ઊર્જાના સિદ્ધાંતમાં તેને પણ ધ્યાનમાં લેવું જોઈયે ઊર્જા હિસાબ ખરેખર એક પદ્ધતિ છે આ પદ્ધતિ ગણતરીઓ અંદાજ માપને સમાવી શકે છે અને આ બધાના સંયોજન દ્વારા ઉષ્મીય ઊર્જા સહિત વ્યય ઊર્જાના ઉપયોગની આકારણી કરી શકાય છે તે બધું જ હોઈ શકે છે પરંતુ ઉષ્મીય ઊર્જા ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કારણ કે આપણે ત્યાં ઉષ્મીય ઊર્જાનો દુરઉપયોગ થાય છે તેની આકારણી કરી શકીયે છીએ અને તે ઘણીવાર વ્યય ઉષ્મા અથવા વ્યય ઉષ્માની પુન પ્રાપ્ત કરવાની સંભાવનાનું માપ આપે છે અન્ય લાભની સાથે ઊર્જા હિસાબ પણ ખુબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને હાલની ફેક્ટરી માટે જો આપણે જાણવું હોય કે ત્યાં કેટલી વ્યય ઉષ્મા છે કેટલી ઉષ્મા પાછી મેળવી શકાય છે તેથી ઊર્જા હિસાબ ખુબ ઉપયોગી સાધન હોઈ શકે છે પછી ઊર્જા સંગ્રહ એ ઊર્જા સંરક્ષણનું એક ખુબ જ મહત્વપૂર્ણ પાસું છે અને હાલના અભ્યાસક્રમમાં અન્ય પ્રશિક્ષક ઊર્જા સંગ્રહ પર સારો સમય પસાર કરશે તેથી ચોક્કસ ત્વરિત સમયે ઉત્પન્ન ઊર્જાની માત્રા અને ઊર્જા માંગ સમાન ન હોઈ શકે ચાલો આપણે ઊર્જા પ્રણાલીમાં કહીયે કે આપણી પાસે નવીનીકરણીય વસ્તુઓ પણ છે આપણી પાસે અશ્મિભૂત ઇંધણ પણ છે તેથી દિવસ દરમ્યાન સૌર ઊર્જા ઉપલબ્ધ થાય છે દેખીતી રીતે આપણે દિવસના સમયે વધુ ઉર્જા ઉત્પન્ન કરીયે છીએ પરંતુ આ માંગ વધુ ન હોઈ શકે તેથી તે ઊર્જા સંગ્રહિત કરવાની રહેશે તેથી જ્યારે તે જરૂરી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય અને આ વધુ ઉર્જાને સંગ્રહિત કરવા માટે વિવિધ ઉપકરણો વિવિધ પદ્ધતિઓ છે ઊર્જાને આ રીતે સંગ્રહિત કરવી પડશે જેથી સંગ્રહ દરમ્યાન નુકસાન ઓછું હોય અને જ્યારે આપણે સંગ્રહ સમયગાળા દરમિયાન સંગ્રહિત કરીયે ત્યારે નુકસાન ઓછું છે જ્યારે આપણે સંગ્રહિત કરીયે છીએ કે ત્યાં ન્યૂનતમ નુકસાન છે જ્યારે ફરીથી આપણે ઊર્જા કાઢીએ છીએ ત્યારે ત્યાં ન્યૂનતમ નુકસાન થાય છે ચાલો હું તમને એક ઉદાહરણ આપું ચાલો આપણે કહી શકીયે કે આપણી પાસે અમુક પ્રકારની ઉષ્મીય ઊર્જા છે અને હાલમાં ઉષ્માનો કોઈ ઉપયોગ નથી અને તે ઉષ્મીય ઊર્જાનો ઉપયોગ શક્તિ ઉત્પન્ન કરવા માટે થાય છે ચાલો આપણે કહી શકીયે કે ટર્બાઇન ચલાવી રહ્યા છીએ અથવા આવી કોઈ વસ્તુ વરાળ ઉત્પન્ન કરે છે તો તમે તેને કેવી રીતે સંગ્રહ કરી શકો છો આપણે તેને વીજળીના રૂપમાં સંગ્રહિત કરી શકીયે છીએ તેથી ઉષ્મીય ઊર્જાથી આપણે તેને વીજળીમાં રૂપાંતરિત કરવું પડશે અને ત્યારબાદ ફરી જ્યારે ઉષ્મીય ઊર્જાની જરૂર પડે ત્યારે તેને રૂપાંતરિત કરવું પડશે કારણ કે આપણે ટર્બાઇન ચલાવવા માંગીયે છીએ અથવા આપણે તેને ઉષ્મીય ઊર્જાના રૂપમાં જ સંગ્રહ કરી શકીયે છીએ પ્રથમ કિસ્સામાં બે વાર આપણે ઊર્જાને રૂપાંતરિત કરવી પડશે એકવાર ઉષ્મીય ઊર્જાથી વિધુત ઊર્જા અને પછી વિધુત ઊર્જાથી ફરી ઉષ્મીય ઊર્જા તેથી ખરેખર આ રૂપાંતરણ દરમ્યાન શું નુકસાન છે તે ધ્યાનમાં લેવું પડશે તેથી ઊર્જા સંગ્રહ એ અન્ય મહત્વપૂર્ણ પરીબળ છે જે આપણે આ ચોક્કસ અભ્યાસક્રમમાં લઈશું પછી છેલ્લે ઊર્જા પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિ આ રેખાકૃતિ ખુબ જ મહત્વપૂર્ણ છે ચાલો આપણે આ આકૃતિ પર થોડો સમય પસાર કરીયે બાહ્ય સ્તર પર ટકાઉ વિકાસ થાય છે તેથી સમાજ માટે અને રાજ્ય માટે આ મહત્વપૂર્ણ છે પણ સમગ્ર વિશ્વ માટે ટકાઉ વિકાસ મહત્વપૂર્ણ છે જમીન પાણી ખોરાક પર્યાવરણ વન અને અલબત્ત ઊર્જા જેવા ઘણા પાસા છે પછી જો આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધવું હોય તો ઊર્જા સુરક્ષા છે આ ફરીથી વૈશ્વિકરૂપે મહત્વપૂર્ણ છે પરંતુ તે રાજ્ય માટે ખુબ મહત્વનું છે તેથી રાજ્યએ ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવી પડશે કે ભવિષ્યના દિવસોમાં ઊર્જા પુરવઠો કેવો હશે ઊર્જા વપરાશની રીત શું હશે તેમાંથી કેટલું નવીકરણ કરવામાં આવશે તેમાંથી કેટલું વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિમાંથી આવવું જોઈએ તે ખુબ મહત્વનું છે આગલું સ્તર જો આપણે જઈયે તો આપણી પાસે ઊર્જા વ્યવસ્થાપન છે આ ઊર્જા વ્યવસ્થાપનનો દૃષ્ટિકોણ છે અથવા કોઈ ચોક્કસ સંસ્થા અથવા ઉદ્યોગ દ્વારા અપનાવવામાં આવતી નીતિ છે તો તેનો અર્થ શું છે તે કયા ભાવે ઊર્જા ખરીદશે તે કયા સ્ત્રોતોથી ઊર્જા ખરીદશે તેમાંથી કેટલી ઊર્જા માટે ભંડોળ આપવામાં આવે છે તે વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિ માટે જશે નવીનીકરણીય વગેરે માટે કેટલું ભંડોળ અને પછીનું સ્તર ઊર્જા સંરક્ષણ છે હવે ઊર્જા વ્યવસ્થાપન સફળ થઈ શકતું નથી જો પહેલાથી જ મેં ચર્ચા કર્યા કરેલા ઊર્જા સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણના કોઈ સારા સિદ્ધાંત નથી તેથી ઊર્જા સંરક્ષણ ફરીથી વિવિધ પ્રવૃત્તિઓનું નિર્માણ કરે છે ચાલો આપણે કહીયે કે આપણે એક મોટી ઉદ્યોગિક મથક પર વિચાર કરી રહ્યા છીએ જ્યાં HVAC હીટિંગ વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ છે તેથી ઊર્જા સંરક્ષણ સિદ્ધાંત સૂચવે છે કે જ્યાં આ ઉષ્મા અથવા શીતનની જગ્યાનો ઉપયોગ કરવામાં આવે ત્યાં નિર્માણ વાતાવરણ હોય ત્યાં તે જગ્યાઓ સારી રીતે અવાહક હોવી જોઈયે તે સ્થાનોની રચના એવી રીતે કરવાના છે કે જેથી ઘૂસણખોરી ઓછી થાય તેથી આ ઊર્જા બચાવની પ્રવૃત્તિઓમાંની એક છે જો ગરમ ગેસ માટે કોઈ પાઇપલાઇન હોય તો તેને અવાહક કરવી પડે છે તેથી ત્યાં વ્યયનું પ્રમાણ ઓછું છે પરંતુ આ પૂરતું નથી તેથી જો ત્યાં શક્યતાઓ અસ્તિત્વમાં હોય તો પણ ત્યાં અમુક પ્રકારની વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ ઉપકરણો હોવા જોઈયે તેથી ત્યાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ આવે છે તેથી ઊર્જા સંરક્ષણનાએ ઊર્જાના આંતરિક સ્તરોમાંથી એક છે તેથી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ આપણે ઉર્જા સંરક્ષણ તરીકે ઓળખાતા આ સમૂહના કેટલાક પેટા પ્રકાર તરીકે લઈ શકીયે છીએ જ્યાં ઘણી પ્રવૃત્તિઓ છે અને આ ખુબ નજીકથી સંબંધિત છે આ અભ્યાસક્રમનું આપણું મુખ્ય ધ્યાન વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ હશે સમય સમય પર આપણે અન્ય ભાગો પર જઈશું જે ઊર્જા સંરક્ષણ છે કારણ કે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ એ એક ઊર્જા સંરક્ષણ સિદ્ધાંત છે અને ઊર્જા સંરક્ષણના કેટલાક અન્ય પાસા પણ આપણે આ સાથે જોઈશું મેં લીધેલા આ ચાર વ્યાખ્યાનનો અંત આવ્યો છે જે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિની પૃષ્ઠભૂમિનું અમુક પ્રકારે નિર્માણ કરે છે હવે પછીનાં વ્યાખ્યાનથી હું કેટલાક થર્મોોડાયનેમિક સિદ્ધાંતો પર જઈશ વીજ ઉત્પાદનના સિદ્ધાંતો જે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિની પૃષ્ઠભૂમિ તરીકે સેવા આપે છે આભાર જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે શિક્ષણ સહાયકોનો સંપર્ક કરી શકો છો વિગતો આપવામાં આવી છે તેથી તમે સંપર્ક કરી શકો છો અને અમે તમારી શંકાઓનું સમાધાન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું